ત્યાં એક ટૂંકું સંકેત છે જે હું તમને યાદ કરવા માટે પુછીશ આ જો તમે આ FEM જોશો તો અહીં આ આખો ટર્મ વારંવાર લખવા માટે ખૂબ જ કંટાળાજનક બની જાય છે તેથી મેં તેને કહ્યું છે કે આપણે આ અગાઉ પણ કર્યું હતું ઠીક છે તેથી આ તમે જુઓ છો તે માત્ર આ ઈન્ટીગ્રેટ છે તો હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એ છે કે આપણે એક વસ્તુ લઈએ અહીં આપણે બાઉન્ડ્રી પર એક ત્રિકોણ લઈએ તેથી આ મારી બાહ્ય સામાન્ય છે અને હું સરળતા માટે આ બાજુ ઓને 1 2 અને 3 તરીકે નંબર આપવા જઈ રહ્યો છું તો FEM માં મેં શું કર્યું પરંપરાગત FEM માં હું મૂળભૂત રીતે આ પરીક્ષણ કાર્યોના તમામ વિવિધ સંભવિત મૂલ્યો દ્વારા સાયકલ વેરિયેબલ આવતો હતો મેં પરીક્ષણ કાર્યને આ દરેક બાજુ તરીકે લીધું હતું અને મેં મારી સમીકરણોની સિસ્ટમ લખી હતી અને nm બાજુ હોવાથી ત્યાં પરીક્ષણ કાર્યો nm છે તેથી આપણે તે બધાથી પરિચિત છીએ પરંતુ હવે આપણે તે સમીકરણ જોઈએ જે આપણે જે કર્યું છે તેનાથી બદલાઈ જશે અને તે ત્યારે થશે જ્યારે મારો Tm બાઉન્ડ્રી પર હશે ઓકે બાઉન્ડ્રી એજ એ છે જે આ જમણી બાજુને બોલાવશે જે અન્યથા બાઉન્ડ્રી ની Tmએ 0 છે જો Tm બાઉન્ડ્રી પર ન હોય તો જો આ m બાઉન્ડ્રી પર ન હોય તો આ ટર્મ 0 થશે વેરિયેબલ ની ખરાબ પસંદગી છે m અહીં વેરિયેબલ માનવામાં આવે છે પરંતુ આપણે તેને બાઉન્ડ્રી બાજુ ઓની સંખ્યા જેટલી બનાવી છે પરંતુ આશા છે કે તમે આ સ્પષ્ટ કરી શકશો જો તમે ઇચ્છો તો બધા હું માં તો ચુંબકીય ક્ષેત્ર શું છે જે તમે પહેલાથી જ જાણો છો કે આ Hi13uiTi તરીકે લખવામાં આવશે તેથી મારા FEM સમીકરણો મને આપશે હું એક પરીક્ષણ કાર્ય યોગ્ય રીતે પસંદ કરવા જઈ રહ્યો છું તેથી હું ટેસ્ટિંગ ફંક્શન તરીકે Tm1પસંદ કરવા જઈ રહ્યો છું અને FEM માંથી મારા મેટ્રિક્સ સમીકરણની એક રૉ જનરેટ કરીશ માત્ર એક રૉ બરાબર તેથી શું થશે તેથી આ ત્રિકોણ પર અવિભાજ્ય હશે T1Hdru1T1T1dru2T1T2dru3T1T3dr તમે આની નોંધ લો છો કે તે H માં રેખીય છે જો હું H ને H1H2 વડે બદલીશ તો તે ફાઈ બનશે જે તે બે ટર્મ ના સરવાળો હશે તો આ તે છે જ્યાં હું મારી આ રૉ મેળવી રહ્યો છું તેમાં ફક્ત u1u2u3 શામેલ હશે અને સમગ્ર ફોર્મ્યુલેશન ની અન્ય કોઈ બાજુ નથી તેથી જ તે ઝડપી છે બરાબર અને હવે આ શેના બરાબર થશે વિદ્યાર્થી બાઉન્ડ્રી બાઉન્ડ્રી ટર્મ જે અહીં આપણી સાવચેતીથી આ ટર્મ હશે બરાબર તેથી તે j0lEzj0la1 હશે જ્યાં Ezi1maipi યાદ રાખો કે આ બાઉન્ડ્રી ની બાજુએ એક બાઉન્ડ્રી એક બાજુ છે બરાબર અને પછી બીજી બાજુ થવાની છે અને પછી બીજી બાજુ થવાની છે આના જેવી કેટલી બાજુ છે વિદ્યાર્થી m m બાજુ બરાબર અને પલ્સ બેઝિસ ફંક્શન દરેક બાજુએ હોય છે બરાબર તેથી અહીં આ મૂળભૂત રીતે a1 હશે જો નંબરિંગ અહીંથી શરૂ થાય છે જો આ પણ બાજુ 1 છે તો ચાલો આ બાજુ ને 1 કહીએ તેથી તમે કલ્પના કરી શકો છો કે તમે વસ્તુઓને કેવી રીતે સારી રીતે ક્રમાંકિત કરી રહ્યાં છો તે અંગે થોડી સાવચેતી રાખવા માટે કોઈ પુસ્તક છે તો હવે મને કેવા પ્રકારની સમીકરણોની સિસ્ટમ મળી છે તેથી જો હું માત્ર સમીકરણોની FEM સિસ્ટમ કરું તો મારી પાસે કેટલા સમીકરણો હશે હું દરેક બાઉન્ડ્રી ઓ સાથે પરીક્ષણ કરી શકું છું જેનો અર્થ છે કે દરેક બાજુ ઓ તેથી nm સમીકરણો છે પરંતુ તે સમીકરણોના m માં છે તેથી મારી પાસે કુલ nm સમીકરણો હશે વિદ્યાર્થી પરંતુ તમે બાઉન્ડ્રી કંડીશન લાગુ કરી શકતા નથી હા આપણે બાઉન્ડ્રી કંડીશન પર આવી રહ્યા છીએ અને તેમાંથી આંતરિક છે તેથી તેઓ નથી કરતા ai નો સમાવેશ કરો દેખીતી રીતે તેમાંના m માં ai સામેલ છે પરંતુ આ સમસ્યામાં આપણી વેરિયેબલ ની સંખ્યા હવે કેટલી થઈ ગઈ છે જો હું અહીં આ સમીકરણ 5 નો ઉપયોગ કરવા જઈશ તો મારી અજાણ્યાઓની સંખ્યા હવે થઈ ગઈ છે વિદ્યાર્થી n2m તેથી તે nmm હશે તો આ શું છે આ H ટેન્જેન્શિયલ છે અને આ શું છે વિદ્યાર્થી તેથી Ez હું મારી સમીકરણોની સિસ્ટમ ને થોડી મોટી બનાવી રહ્યો છું અને FEM સમીકરણો આ Ez સામેલ કરવા જઈ રહ્યા છે અને શું થશે મારો મતલબ કે અત્યારે પૂરતા સમીકરણો નથી મારી પાસે માત્ર nm સમીકરણો છે જ્યારે a અજાણ્યાઓની સંખ્યા n2m છે પરંતુ હું જાણું છું કે જો હું અહીં સમીકરણ 5 નો ઉપયોગ કરું હું બીજા m સમીકરણો મેળવવા જઈ રહ્યો છું તો BI સમીકરણો કેવા દેખાશે BI સમીકરણો બાઉન્ડ્રી અભિન્ન સમીકરણો શું અને શું સમાવે છે તેથી ઉદાહરણ તરીકે જ્યારે હું સમીકરણ 5 લઉં છું ત્યાં Ez છે અને ત્યાં છે H ટેન્જેન્શિયલ H ટેન્જેન્શિયલ સાથે સંબંધિત છે વિદ્યાર્થી E z ના H ટેન્જેન્શિયલ us થી સંબંધિત છે H tan એ u's અને E z છે વિદ્યાર્થી એ a સાચું છે તેથી જો હું આને મેટ્રિક્સ સમીકરણમાં લખીશ તો મને શું મળશે મને નીચેના ફોર્મ માંથી કંઈક મળશે q∈ΓApquqBpqvqep વાસ્તવમાં તમે જાણો છો કે બદલે શું છે ચાલો આપણે તેને ફક્ત v કહીએ જેથી લોઅર કેસ a અને અપરકેસ a વચ્ચે કોઈ મૂંઝવણ નથી તેથી વિદ્યુત ક્ષેત્ર માટેના પલ્સ બેઝિસ માં ગુણાંક કે જેને હું v ફાઇન કહું છું ચાલો તેને નાના a થી બદલીએ તો આ સમીકરણ છે અને જમણી બાજુ શું સમાન હશે આ ઘટના ક્ષેત્રની સમાન હશે તેથી આ કુલ m સમીકરણો છે અને સૌથી અગત્યનું જે બન્યું છે તે વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી છે જે ઘટના ઇલેક્ટ્રિક ક્ષેત્ર અહીં સરસ રીતે દેખાય છે તો હવે શું મારી પાસે પૂરતા સમીકરણો છે જો હું આમ ભેગું કરું તો આ 1 અને આ 2 ને જોડીએ મારી પાસે કેટલા અજાણ્યા છે વિદ્યાર્થી ના ત્યાં એક હશે કુલ સમસ્યામાં કુલ સમસ્યામાં ઈન્ટીરીયર ડિસ્કરીટાઈઝેશન તેમજ બાઉન્ડ્રી ડિસ્ક્રિટાઇઝેશન હોય છે ઈન્ટીરીયર ડિસ્કરીટાઈઝેશન n બાજુ ધરાવે છે અને તે અજ્ઞાત અજ્ઞાત રહેવાનું ચાલુ રાખે છે તેઓ ડીટર્માઇંડ નથી તેથી તે n છે બાઉન્ડ્રી પર મારી પાસે મારા Ez અને H સ્પર્શક બંને અનિર્બાજુ છે તો કેટલા અજાણ્યા છે n2મિ હવે મારી સાથે તારે કુલ કેટલા સમીકરણો છે વિદ્યાર્થી m પ્લસ mn FEM n માંથી બાઉન્ડ્રી ઇન્ટિગ્રલમાંથી તેથી મેં ખરેખર આ બંનેને ખૂબ જ ચતુરાઈથી મર્જ કરવાનું મેનેજ કર્યું છે વિદ્યાર્થી એક બીજી વસ્તુ